આપણે ઓછામાં ઓછા સ્ક્વેર લીટી ફિટિંગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને જેમકે આપણે ધ્યાનમાં લીધું છે કે આપણને ડેટા બિંદુઓનો ગણ આપવામાં આવ્યો છે અને આ કિસ્સામાં મોડેલનું સ્વરૂપ એક લીટી છે સીધી લીટી કે જે સમીકરણ y mx c ના રૂપમાં આપવામાં આવ્યું છે અને એરરભૂલ શબ્દને આગાહી કરેલ મૂલ્યમાંથી અવલોકન કરેલ મૂલ્યના ઉભા વિભાગોના વર્ગના સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સમીકરણ દ્વારા આપવામાં આવે છે કે તેથી આપણે એમ અને સી ના યોગ્ય મૂલ્યોથી આ એરરને ઘટાડવી પડશે તેથી તે એક સમસ્યા છે આ એરરને ઘટાડવા માટે એમ અને સી શોધો તેથી આપણે આ રૂપમાં એરરની અભિવ્યક્તિ લખી શકીએ છીએ જેમ તમે અહીં જોઈ શકો છો કે આપણે આ અભિવ્યક્તિને તમારા ડેટાના મેટ્રિક્સ સ્વરૂપના ટૂંકા રૂપે રૂપાંતરિત કર્યા છે આ રજૂઆત ફક્ત વિસ્તારપૂર્વક એવી જ રીતે બીજી પંક્તિમાં આપણને વાય 2 માંથી એમએક્સ 2 બાદબાકીમાઈનસ એ માંથી સી બાદબાકીમાઇનસ મળશે અને આ રીતે તમે વાય એન માંથી એમએક્સ એન બાદબાકીમાઈનસ એ માંથી સી બાદબાકીમાઈનસ મેળવી શકશો તેથી આ કોલમ વેક્ટર છે અને જો તમે આ વેક્ટરનો ધોરણ લેવા ઈચ્છતા હો અને ધોરણનો સ્ક્વેર લેવા માંગતા હો તો બરાબર અમે તમને આ સમીકરણ આપીશું અથવા તે જ અમે તમને આ સ્વરૂપ આપીશું તમે ચકાસી શકો છો કે તેથી આ ટૂંકા સ્વરૂપમાં રજૂઆત સિવાય બીજું કંઈ નથી તેથી આ એરર E ને ટૂંકા મેટ્રિક્સ સંકેત તરીકે કેપિટલ વાય બાદ માઇનસ XC તરીકે રજૂ કરવામાં આવે છે જ્યાં આ Y મેટ્રિક્સ છે આ X મેટ્રિક્સ છે અને આ C મેટ્રિક્સ છે તો આ રીતે આ સંકેત લેવામાં આવ્યો છે ચાલો હું આ લખાણો સાફ કરીશ અને આગળ વધીએ તેથી જ્યાં E એરર હોઈ શકે છે તે હવે વ્યક્ત કરી શકાય છે આપણી પાસે મેટ્રિક્સ સ્વરૂપ છે અને જેમ કે મેટ્રિક્સનો ધોરણ આ રૂપમાં લખી શકાય છે વાય એક્સસી ફરી એક વાર સમજાવવા માટે ધારો કે તમારી પાસે મેટ્રિક્સ એક્સ અથવા વેક્ટર છે જે કોલમ વેક્ટરના રૂપમાં રજૂ થાય છે પરિમાણનો વર્ગ તે કંઈ નથી પરંતુ તે તમે સમજો છો તે એક સ્કેલેર રકમ છે અને હવે તમે મેટ્રિક્સ બીજગણિતનો ઉપયોગ કરીને દરેકને વિસ્તૃત કરો અને પછી તમે ગુણાકાર પણ કરી શકો છો જ્યારથી મેટ્રિક્સ એ રેખીય કામગીરી છે તેથી તમે ડેરિવેટિવ્ઝ બધું જ મેટ્રિક્સની રચનામાં કરી શકો છો અને તમે વિશ્લેષણને લુપ્ત કરી શકો છો જેને આપણે સામાન્ય એક પરિમાણીય ચલ એક પરિમાણીય કાર્યના કેસો માટે જાણીએ છીએ તેથી આ કિસ્સામાં જો હું સી ના સંદર્ભમાં ડેરિવેટિવ્ઝ કરું છું તો આપણે આ સમીકરણો મેળવીશું જેનો અર્થ એ છે કે સ્વતંત્ર રીતે તમે સીના દરેક ઘટકના સંદર્ભમાં ઇ ને ડેરિવેટિવ્ઝ લઈ રહ્યા છો તેથી આ સંબંધો અહીંથી જે સ્થાપિત છે અથવા જે મેટ્રિક્સ બીજગણિત અને તેમના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને મેળવી શકાય છે કે ટૂંકમાં આપણે આ રૂપમાં લખ્યું છે તમે અહીં જોઈ શકો છો કે આ જોવાથી સંબંધિત નથી આ એક પ્રકારનો સતત પદ છે આ તે શબ્દ જે સી સાથે સંબંધિત છે તમે તમારા ડિફરન્સલ કેલ્ક્યુલસ ના તર્ક જ્ઞાનને વધારી શકો એક પરિમાણીય લાગુ કરો છો તમે ચલને જાણો છો અથવા તે લાગુ કરી શકો છો અથવા સામાન્ય એક પરિમાણીય જગ્યામાં તમે ફક્ત તેમને મેટ્રિક્સ સ્વરૂપનો ઉપયોગ કરીને લુપ્ત કરી શકો છો તમારે તે ભાગ પરના અભ્યાસની જાણકારીની જરૂર છે જ્યારે તમે આને ખૂબ ટૂંકી અને ઝડપી રીતે ઉતારો છો અન્યથા તમે આ ઘટક મુજબ કરી શકો છો આપણે શોધીશું કે આ પ્રકારની અભિવ્યક્તિ સાથે તેમનો એકથી એક સંબંધ છે તેથી એકવાર તમે આ પ્રાપ્ત કરી લો પછી આ સંબંધ સાથે બીજગણિત વ્યવહાર તમે ફરી એકવાર કરો છો આ પ્રખ્યાત સ્યુડો વિપરિત સંબંધો છે જેની વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી ફક્ત તમને તે જ ચિત્ર આપવા માટે કે હું વાય એક્સસી YXC જેવા મોડેલને ફીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેથી હું આપેલ વાય અને એક્સ માટે સી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આ આપેલ ડેટા છે તેથી જ આપણે અહીં જે ઉદ્દેશ્ય કર્યું છે તે એરરને ઘટાડવાનું પરિણામ છે તેથી ફક્ત આ સંબંધોને ડેટા ઘટકના વધુ દાણાદાર સ્તરમાં વિસ્તૃત કરવા માટે એનો અર્થ એમ છે કે એમ અને સી નો જવાબ મેળવવા માટે આપણે આ રૂપ મેળવી શકીએ છીએ એમ ગુણોત્તર તરીકે વ્યક્ત કરી શકાય છે તો પણ E નું આંશિક ડેરિવેટીવ્ઝ એમ અને સી ના સંદર્ભ દ્વારા આ સંબંધોને મેળવવાનો સરળ રસ્તો છે અને નીચેના 2 સમીકરણો અને એમ અને સી માટે ઉકેલ કરી શકાય તેથી આ સમીકરણો છે જે આપણે અહીં મેળવીશું વાય બાર અને એક્સ બાર એ x નો મીન છે તેથી વાય બાર એ y નો મીન છે અને x બાર એ x નો મીન છે તેથી એ અભિવ્યક્તિમાં એમ અને સીના મૂલ્યને બદલીને એરરનો અંદાજ કરી શકાય છે આખરે તમે શોધી શકો છો કે આ આવું આવશે તેથી મેં કહ્યું તેમ ફિટની સારાપણું છે કે કોઈપણ મોડ્યુલ ફીટીંગ તમારે આ એરરનું અવલોકન કરવું જોઈએ તે આ એરર સાથે સંબંધિત છે અને તમે કહેવાતા જથ્થા તરીકે વ્યક્ત કરી શકો છો તેથી આ ભિન્નતાના કયા ભાગને આ ડેટા ફિટિંગ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી આ માપદંડોમાં ભિન્નતાની તુલના શું કરે છે માપનમાં કુલ ભિન્નતા મોડેલ દ્વારા સાથે સમજાવેલ નથી તેથી જો તે આર સ્ક્વેર મૂલ્ય છે જો તે ખૂબ વધારે છે તો તમારું મોડલનું ફિટ યોગ્ય છે તેથી આ મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોવું જોઈએ અને તમે આ રીતે વ્યક્ત પણ કરી શકો છો આ આર સ્ક્વેર ઇ સાથે સંબંધિત છે કેટલીકવાર તેને લિબરેશન ના ગુણાંક કહેવામાં આવે છે તેથી એકવાર તમે મોડેલ ફિટ કરો ત્યારે તમારે આર સ્ક્વેર પણ શોધવો જોઈએ અને મૂલ્ય એકદમ ઊંચું હોવું જોઈએ લગભગ 0 8 અથવા 0 8 થી વધુની નજીક કહો જે સરસ ફીટ હશે આપણે તે કિસ્સામાં સારા ફીટ તરીકે ધ્યાનમાં લઈશું તમારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે આ તકનીક પરિભ્રમણ અચળ કરનાર નથી અને તે ઉભી રેખાઓ માટે સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે કારણ કે જો તે ખરેખર ઉભી રેખા હોય તો તમે સમજી શકો કે તમારું એમ લગભગ બનશે એમ છે તેથી જો તે ઉભી લીટી છે તો તે એક્સ સીxC છે તેથી તે લગભગ અનંત y આવી રહ્યું જેવું હોવું જોઈએ તેથી શબ્દ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે તેથી એક્સનું ભિન્નતા ખૂબ જ નાનું તાલીમ આપતું હોય છે અને એમ અનંત બની જાય છે તે કિસ્સામાં નિષ્ફળ જશે તેથી ત્તકનીકો છે જે સંજોગોનું ધ્યાન રાખે છે અને અહીં ફિટિંગ મોડેલના ઉદ્દેશ્ય માપદંડ અલગ રીતે ખુલ્લુ મુકવામાં આવે છે અને આ તકનીકને કુલ ઓછામાં ઓછા સ્ક્વેર કહેવામાં આવે છે તેથી તે ઉભી રેખા છે કે નહીં આવી કોઈપણ પરિસ્થિતિ માટે યોગ્ય છે કે નહીં હવે આ ચોક્કસ આકૃતિમાં તે બતાવવામાં આવ્યું છે કે આપણે અહીં ઉભી વિચલનને બદલે કયા પ્રકારનાં એરર માપવાનું વિચારી રહ્યા છીએ તેના બદલે આપણે તે લીટીમાંથી બિંદુના વિચલનને ધ્યાનમાં લઈએ છીએ તેથી વિચલનનો અર્થ બિંદુ અને રેખા વચ્ચેનો કાટખૂણે અંતર છે તેથી તે વિચલનો અને તે વિચલનોના સ્ક્વેરનો સરવાળો છે જે એરરને વ્યાખ્યાયિત કરે છે આપણે માનીએ છીએ કે અહીં રેખા આ રૂપમાં આપવામાં આવી છે તેથી px qy d તેથી કે આ આપેલા p q માટે રેખાની સામાન્ય દિશા જે તે ગુણધર્મ છે તમે જોઈ શકો છો તેથી મેં કહ્યું એમ એક બિંદુ અને રેખાની વચ્ચેનું અંતર તમારે કાટખૂણે અંતર ધ્યાનમાં લેવું જોઈએ જે આ બીજગણિના રૂપમાં આપવામાં આવ્યું છે તેથી તમારે તે રજૂઆત ધ્યાનમાં લેવી પડશે કે તમે હંમેશા યોગ્ય ડી પસંદ કરીને અથવા તેમને સ્કેલિંગ કરીને તમારા સીધી રેખાના સમીકરણમાં બનાવી શકો તેથી એરર આ રૂપમાં આપી છે 𝑝𝑥𝑖 𝑞𝑦𝑖 − 𝑑 સંપૂર્ણ સ્ક્વેર છે અને જો હું ડી સંદર્ભે ડેરિવેટિવ્ઝ કરું તો હવે મૂળભૂત રીતે તે ત્યાં ડી ને બદલીને પી અને ક્યૂનું ફંક્શન છે અને સતત એ છે કે પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર એ એકની બરાબર હોવો જોઈએ તેથી તમારે તે પી અને ક્યૂ પસંદ કરવા પડશે જે આ એરર E ને ઘટાડશે સાથે અવરોધ કે 𝑝2 𝑞2 1 તે સમસ્યા છે જે તમારે હલ કરવાની જરૂર છે તેથી ફરી એક વાર આપણે મેટ્રિક્સ સંકેતનો એ એરરનો સ્ક્વેર સ્ક્વેરના સરવાળાના આ ટૂંકા સ્વરૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ તેનો અર્થ એ કે તે આ ખાસ વેક્ટર ધોરણ છે તેથી ફક્ત એકવાર ફરીથી વિસ્તૃત કરવા માટે તમે જોઈ શકો છો કે જો તમે પહેલી પંક્તિને ધ્યાનમાં લીધી હોય તો તે તમને p ગુણાકાર 1 બાદ x બારમાંથી વત્તા ક્યૂ ગુણાકાર 1 બાદ વાય બારમાંથી આપે છે અને આ રીતે તમે દરેક પંક્તિ ધ્યાનમાં લઈ બનાવી શકો છો તેથી છેલ્લી પંક્તિ એ p ગુણાકાર n બાદ x બારમાંથી વત્તા ક્યૂ y n બાદ y બારમાંથી છે તેથી આ કોલમ વેક્ટર અને પછી જો તમે સ્ક્વેરનું ધોરણ લો છે તેથી તમે આ અભિવ્યક્તિ મેળવો છો તેથી આ તે આ રૂપમાં રજૂ થાય છે અને તમે E 0 બનાવવા માંગો છો તમે કોઈ ઉકેલ મેળવવા માંગો છો પરંતુ આ પણ આ રૂપમાં વ્યક્ત કરી શકાય છે તેથી આ રીતે આ ટૂંકા સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે અને ચાલો આપણે આ રજૂઆત સાથે આગળ વધીએ તેથી જેમ મેં કહ્યું છે કે આ યુ છે આ એન છે તેથી આપણેઆ એરરને ઘટાડવા માટે યોગ્ય એન પસંદ કરીને આ સમસ્યાને હલ કરવાની જરૂર છે તેથી જો હું એન ના સંદર્ભમાં E લઈશ તો આપણે આ સંબંધ મેળવીએ છીએ જે પી અને ક્યુ 1 બરાબર હોવું જોઈએ કારણ કે આપણે તે અવરોધ મૂક્યો છે જેમ કે તમે હવે જોઈ શકો છો કે આ ખરેખર સજાતીય સમીકરણનો ગણ આપે છે તેથી તમારે 𝑈𝑇𝑈ના 0 વેક્ટર શોધવાનું રહેશે તમે તેને વિવિધ રીતે કરી શકો છો તેથી એક રીત હોઈ શકે છે કે જો તમે ઇગિનવેક્ટર્સ ઇગિનવેલ્યુઝની ગણતરી કરો છો તો ત્યાં એક મૂલ્ય હશે જે તમને 0 આપશે પરંતુ આદર્શ રીતે તે 0 આપવું જોઈએ પરંતુ માપનના કારણે અવાજ વગેરેને કારણે તમારે તે ઇગિનવેક્ટર્સને ધ્યાનમાં લેવું જોઈએ જે મેટ્રિક્સ 𝑈𝑇𝑈 ના નાનાથી નાના ઇગિનવેલ્યુઝને અનુરૂપ છે તેથી તે તમારો ઉકેલો હોવો જોઈએકે તમારે ધ્યાનમાં લેવું જોઈએ ભૂમિતિની કલ્પનાને લાગુ કરીને આપણે આ પરિણામને વધુ સમજી શકીએ છીએ કારણ કે મેં વિશ્લેષણનો સારાંશ આપ્યો છે અને તમે જોઈ શકો છો કે સામાન્યની દિશા આપવામાં આવે છે કે એન ખરેખર લીટીની કાટખૂણે દિશામાં છે તમે જે અહીં ફીટ કર્યું છે અને px qy d ના સ્વરૂપમાં ડી એ પરિમાણ ડીનું અર્થઘટન છે કારણ કે તે મૂળથી તે લાઇન સુધી લંબનું અંતર છે 𝑈𝑇𝑈 ની રચના પણ નોંધવું રસપ્રદ છે તમે જોઈ શકો છો કે તે 2 X 2 મેટ્રિક્સ છે અને જેના ઇગિનવેલ્યુઝ 2 ઇગિનવેલ્યુઝ હશે અને તમારે લઘુત્તમ ઇગિનવેલ્યુઝ પસંદ કરવું પડશે અને વેક્ટર્સ પણ પરિમાણ 2 X 1 અને કર્ણ તત્વો હશે અને એક્સ કોઓર્ડિનેટ્સ અને વાય કોઓર્ડિનેટ્સના ભિન્નતા જ્યારે કર્ણ તત્વોના એક્સ અને વાય ના સમૂહ છે અને આ સપ્રમાણ મેટ્રિક્સ છે તેથી આ તે છે જે ફરી એકવાર 𝑈𝑇𝑈 ના ઇગિનવેક્ટર્સ નાના નાના ઇગિનવેલ્યુઝને અનુરૂપ છે તે આ સમસ્યાનું સમાધાન છે ચાલો હવે રેખા ફિટિંગની સમસ્યાને ધ્યાનમાં લઈએ જ્યારે તમારી સ્થિતિ એવી હોય કે જ્યાં ગંઠાયેલા અવલોકનો હોય અથવા જ્યારે તમે તમારા અવલોકનોમાં કેટલાક આઉટલાઈર હોય હકીકતમાં આ તકનીક કે જે આપણે લાઇન ફિટિંગના સંદર્ભમાં ચર્ચા કરીશું તે તમને હાજર આઉટલાઈરમાં મોડેલ ફિટિંગ માટે સામાન્ય માળખું પ્રદાન કરે છે આપણા અગાઉના કેસો હોમોગ્રાફ મેટ્રિક્સ અથવા ફંડામેન્ટલ મેટ્રિક્સ અથવા પ્રોજેક્શન મેટ્રિક્સ શોધવામાં તમે આ તકનીકનો ઉપયોગ કરી શકો છો જેની અગાઉના વિષયોમાં આપણે ચર્ચા કરી હતી તેથી આ તકનીકની રૂપરેખા તે છે કે તમારે આડાઅવળા પર સમાનરૂપે બિંદુઓનો એક નાનો ઉપગણ પસંદ કરવો જોઈએ અને તે પછી તે ઉપગણમાં મોડેલ બંધબેસતું કરવું જોઈએ બાકીના બધા બિંદુઓ કે જે મોડેલની નજીક છે શોધો અને બાકીનાને આઉટલાઈર તરીકે નકારવાના અને આ ઘણી વખત કરો અને શ્રેષ્ઠ મોડેલ પસંદ કરો તેથી આ જે આ તકનીક પર વિચારણા કરશે અને આ તે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા સામાન્ય અભિગમના નિરાકરણ માટે કોઈ સીધી રેખાના સંદર્ભમાં ચર્ચા કરીશું તેથી ચાલો હું તમને અહીં એક સામાન્ય રૂપરેખા આપું છું ચાલો હું અહીં તેને સમજાવું તેથી જે અભિગમનો મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે તે ધ્યાનમાં લઇશું તમારી પાસે બિંદુઓનો ગણ છે જે તમારે સીધી લીટીમાં બંધબેસતા કરવાની જરૂર છે કેટલાક બિંદુઓ હશે જે પણ વિચલિત થઈ ગયા છે અને જેની આપણે તેમની રૂપરેખા ધ્યાનમાં લીધી છે તેથી તમે કહી શકો છો કે આ બિંદુઓ વચ્ચે આ કોઈ સીધી લીટીનો યોગ્ય ફીટ હોઈ શકે છે પરંતુ જો હું ઓછામાં ઓછી સ્ક્વેર એરર પદ્ધતિ લાગુ કરું છું તો આઉટલાઈર તમને એક સીધી રેખા પ્રદાન કરશે જે ખરેખર આમાં યોગ્ય નથી તે કંઇક આવો હોઈ શકે જે ઓછામાં ઓછી સ્ક્વેર એરર ઘટાડશે જે ઇચ્છનીય નથી તેથી તમારો ઉદ્દેશ એ છે કે પહેલા વિશ્વસનીય બિંદુઓનો ગણ શોધો કે જેને આપણે ઇનલાઈર બિંદુઓ કહીએ છે અને તે પછી ફક્ત તે બિંદુઓ પર જ મોડેલ ફિટિંગ લાગુ કરો તેથી તે કિસ્સામાં આપણે ફરી એકવાર શું કરી રહ્યા છીએ કેટલાક અન્ય બિંદુઓનાં ઉદાહરણોનો ઉપયોગ કરો જે સીધી લીટીને બંધબેસતા કરવા માટે સારા ઇનલાઈર બિંદુઓ બનાવે છે અને જુઓ 2 આઉટલાઈર બિંદુઓ છે અને જેમ મેં કહ્યું છે તેથી તમે અહીં શું ધ્યાનમાં લો તે તમે પસંદ કરી શકો છો તે કેટલાક પ્રારંભિક ગોઠવણી બિંદુઓ લઈ શકાય છે મનસ્વી રીતે કોઈપણ બિંદુઓ ગોઠવવાનું પસંદ કરી શકાય છે કહો કે શરૂઆતમાં તમે આ બિંદુ પસંદ કર્યો છે અને આ બિંદુને ઓછા જોશો અને પછી તમે સીધી રેખાને બંધબેસતા કરી શકો છો અને પછી તમે લંબાઈના અંતરને જોઈને સીધી રેખાઓની સાન્નિધ્યમાં કેટલા બિંદુઓ પડેલા છે તે શોધી કાઢશો અને તે જાહેર કરવા માટે એક થ્રેશોલ્ડ આપો કે તે આઉટલાઈરમાં પડેલા છે ત્યાં તે મોડેલના ઇનલાઈર બિંદુ તરીકે પડેલો છે હવે જો આ સંખ્યા એકદમ ઉંચી છે તો પછી તમે કહી શકો છો કે તમે જાણો છો કે આ એક સારું મોડેલ છે અને પછી ફરીથી તે તમારા મોડેલની ફિટિંગને સુધારવા માટે બધા વધારાના ઇનલાઈર બિંદુઓનો ઉપયોગ કરીશું પરંતુ જેમ તમે આ દૃશ્યમાં જોઈ શકો છો ફક્ત 2 બિંદુઓ છે વધુમાં 2 બિંદુઓ ફક્ત 4 બિંદુઓ છે અને મારો મતલબ કે તમે તમારા પરિમાણોને એવી રીતે બંધબેસતા કરી શકો છો કે જે નક્કી કરી શકે કે આ ખૂબ જ યોગ્ય ફીટ નથી તેથી આપણે બીજા ગોઠવણી બિંદુઓ નો પ્રયાસ કરીશું તેથી ચાલો હવે ધ્યાનમાં લઈએ કે તમે પસંદ કર્યું છે કે આ બિંદુ અને આ તમારો આડુ અવળુ ફરીથી પસંદ કરી રહ્યા છો અને આ પ્રારંભિક સુયોજનને ઇનલાઈર બિંદુઓ આપશે અને પછી ફરીથી તમે આ પરીક્ષણ કરો આનો અર્થ એ કે તમે આ અંતરને રૂપરેખાંકિત કરીને રેખાની નજીક કયા બિંદુઓ છે તે શોધી રહ્યા છે અને તમે બધા બિંદુઓને ધ્યાનમાં લો છો જે આ રેખાઓની બહાર છે તે આ થ્રેશોલ્ડ ત્યાંના આઉટલાઈરની બહાર છે તેથી હવે તમે ઓછામાં ઓછું જોઈ શકો છો કે તમે આ સીધી રેખામાં સારા નાના બિંદુઓ મેળવી શકો છો અને જો તમે આ નંબર ઊંચા હોવ તો જ્યારે તમે આ ગોઠવણી બિંદુઓને ઇનલાઈર બિંદુ તરીકે પસંદ કરી શકો અને તમારા મોડેલને સુધારી શકો તેથી જ્યાં સુધી તમને સારા ગોઠવણી ઇનલાઈર બિંદુઓ નહીં મળે ત્યાં સુધી તમે આ પ્રયત્ન કરી શકો છો આ કામગીરી N નંબર પર ઘણીવાર કરી શકો છો તેનો અર્થ એ કે ઘણી વધારે સમય અને કદાચ પછીથી ચોક્કસ રીતે જો તમને સારી ગોઠવણી ઇનલાઈર બિંદુઓ કોઈ અજમાયશ ન મળે તો તમે આ મોડેલને ફીટ કરવાનો વિચાર છોડી શકો છો કારણ કે ડેટા મોડેલ ફીટ કરવા માટે સારી માત્રામાં નથી એવું બની શકે અન્યથા જો તમને ઇનલાઈર બિંદુઓનો સારો ગણ મળે તો તમે તેનો ઉપયોગ કરીને અને તમારા મોડેલને સુધારી શકો છો તેથી આપણે આ પ્રક્રિયાને આગામી વ્યાખ્યાનમાં વિસ્તૃત કરીશું થોડા સમય માટે ચાલો આપણે અહીં રોકાઈએ તમારું ધ્યાન આપવા બદલ આભાર